આ પાઠમાં પાઠ નંબર 10 અમે માર્કેટિંગ તકોના અન્વેષણ ભાગ 1 પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી આમાં આપણે SWOT વિશ્લેષણ TOW મેટ્રિક્સ પછી તક અને તક ઓળખ માટે સ્કાઉટ કરવા જઈ રહ્યા છીએ તેથી SWOT વિશ્લેષણ પર આવી રહ્યા છીએ અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે SWOT તાકાત નબળાઈ તકો અને ભય માટે વપરાય છે કે મેક્રો વાતાવરણનું વિશ્લેષણ અમને તકો અને ભય વિશે કંઈક કહે છે જ્યારે કંપનીના સૂક્ષ્મ વાતાવરણનું વિશ્લેષણ અમને કંપનીની આ શક્તિઓ અને નબળાઈઓ વિશે કંઈક કહે છે તેથી જ્યારે કંપની માટે તકો અને ભય બાહ્ય હોય છે શક્તિ અને નબળાઈઓ કંપની માટે આંતરિક હોય છે તો પછી આપણે આ માહિતીને શક્તિ નબળાઈઓ તકો અને ભયના મેટ્રિક્સમાં એકત્રિત કરી શકીએ છીએ જેને SWOT મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે તેથી ભારતમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર એરટેલ માટે SWOT મેટ્રિક્સનું ઉદાહરણ આગળ ચર્ચા કરવામાં આવ્યું છે મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે આ માહિતી તાજેતરમાં કરવામાં આવી નથી આ SWOT વિશ્લેષણ ૨૦૧૧ ૧૨ માં કરવામાં આવ્યું હતું તેથી આ SWOT મેટ્રિક્સમાં તાકાત નબળાઈ તક અને ભય છે તેથી તમે જોઈ શકો છો કે ત્યાં 6 શક્તિઓ છે જે ઓળખવામાં આવી છે અને 3 નબળાઈઓ છે તેથી આ શક્તિઓ અને નબળાઈઓ ખાસ કરીને કંપનીઓના વાતાવરણ માટે છે જે આંતરિક વાતાવરણ છે અને તક અને ભય કંપનીના બાહ્ય વાતાવરણ માટે છે તેઓ કંપનીઓના બાહ્ય વાતાવરણમાં આવે છે ચાલો જોઈએ કે ભય શું છે તેથી એરટેલ 2009 10 માં ભારતમાં 95 મિલિયનનો સૌથી મોટો ગ્રાહક આધાર ધરાવે છે તેમાં ટેલિકોમ અને બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તે Sony Ericson Nokia અને S Tel જેવા હેન્ડસેટ ઉત્પાદકો સાથે વ્યૂહાત્મક જોડાણ ધરાવે છે તે ભારતના તમામ 23 ટેલિકોમ સર્કલમાં કાર્યરત છે હવે તક થોડી વધુ કાર્યરત છે પરંતુ જેમ મેં કહ્યું કે આ ડેટા 2011 12 અથવા 2009 10 11 12 નો છે તે સારું કોર્પોરેટ માળખું ધરાવે છે અને એક સ્વપ્નદ્રષ્ટા નેતા છે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર ઉદ્યોગમાં પ્રારંભિક પ્રવેશ કરનાર હોવાના ફાયદા છે તેથી તે પ્રારંભિક પ્રવેશ કરનાર છે હવે તેની નબળાઈઓ છે તેના ઓપરેશનના શરૂઆતના દિવસોમાં તેની પાસે ઓછી કુશળતા છે તેથી તેને તેના ઘણા ઓપરેશનોને આઉટસોર્સ કરવા પડ્યા કંપની અન્ય ઘણી કંપનીઓ સાથે ટેલિકોમ ટાવર્સ શેર કરે છે અને તેમના પર નિર્ભર રહે છે કેટલાક માનવ સંસાધન મુદ્દાઓ તેની આંતરરાષ્ટ્રીય છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે હવે કંપની માટે તકો મધ્ય મોબાઇલ ટેલિકોમ પેનિટ્રેટરમાં ઘણી તક છે જે 100કરતા ઘણી ઓછી છે જેમ જેમ લોકો આ ટેલિકોમ અથવા મોબાઈલ હેન્ડસેટ પર ફસાઈ જાય છે ત્યાં તકો હવે 100 થી ઓછી છે પરંતુ જ્યારે 100 થી વધુ મોબાઈલ સેટ એક જ વ્યક્તિ સાથે હોય ત્યારે તકો જઈ શકે છે ભય છે કે તેના કેટલાક સ્પર્ધકો જેમ કે વોડાફોન બીએસએનએલ વગેરે તેઓ આ કંપનીને એક પ્રકારનો ખતરો પૂરો પાડે છે તેથી આપણે શક્તિ નબળાઈઓ તકો અને ભય જોઈ છે હવે અમે એરટેલ ટેલિકોમ કંપની માટે TOWS મેટ્રિક્સ પર નજર કરીએ છીએ હવે TOWS મેટ્રિક્સનું મહત્વ એ છે કે આપણે જે તકો અને ભયની ચર્ચા કરી છે અને નબળાઈઓ અને શક્તિઓ ની પણ ચર્ચા કરી છે જે સાથે મળીને TOW મેટ્રિક્સ બનાવીશું તો તે કેવી રીતે કરવામાં આવે છે તેથી તમે જુઓ છો કે તાકાત અહીં દેખાતી નથી તાકાત પહેલાની સ્લાઇડમાં છે અમે આ તાકાત નબળાઈઓ તકો અને ભયની ચર્ચા કરી છે અને અહીં આપણે TOWS ની ચર્ચા કરીએ છીએ જેનો અર્થ છે કે આ તાકાત તકો શક્તિઓની ભય નબળાઈઓ અને તકો અને એરટેલ નામની કંપનીની નબળાઈઓ અને ભયનું પરિણામ શું છે હવે તમે જુઓ છો કે S1 O1 એટલે કે પ્રથમ તાકાત અને પ્રથમ તક તેથી પ્રથમ તાકાતમાં સૌથી મોટો ગ્રાહક આધાર છે અને તક એ હતી કે મોબાઇલ ટેલિકોમ પ્રવેશમાં ઘણી તક છે તેથી આ તાકાત અને તક S1 O1 વ્યૂહરચના નો ઉપયોગ કરીને S1 અને O1 ને જોડીને કરી શકાય છે તે એ છે કે કંપની સઘન અને સંકલિત વૃદ્ધિ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને વિકાસ કરી શકે છે જ્યારે સઘન વૃદ્ધિની વ્યૂહરચનાનો અર્થ એ છે કે તેઓ પોતાની અંદર વિકાસ કરી શકે છે તેઓ અંદરની તરફ વૃદ્ધિ કરી શકે છે પરંતુ સંકલિત વૃદ્ધિની વ્યૂહરચના એ છે કે હવે તમે વૃદ્ધિ માટે અન્ય કંપનીઓ સાથે હાથ મિલાવો જેથી આ સંકલિત વૃદ્ધિ વ્યૂહરચનાઓ છે કંપની હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે છે અથવા વૃદ્ધિ માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી શકે છે કારણ કે કંપનીની સંભાળમાં વૃદ્ધિની સંભાવના છે અને વૃદ્ધિ માટે હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરો પછી S3 O1 કંપની નાના સેવા પ્રદાતાઓ સાથે વ્યૂહાત્મક જોડાણ કરી શકે છે તે પણ બજારમાં વૃદ્ધિ માટે તેથી આ એકીકૃત વૃદ્ધિ છે આફ્રિકા જેવા વિદેશી દેશોમાં વિદેશી સેવા સાથે જોડાણ કરીને ને પણ ત્યાં સેવા આપી શકે છે પછી S4 O1 તે ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ કે જે પોષણક્ષમ ભાવો આપીને સમગ્ર દેશમાં તેનો બજાર હિસ્સો વધારી શકે છે ત્યાં સઘન વૃદ્ધિ દ્વારા બજાર હિસ્સો વધારી શકે છે તો હવે S5 O1 S5 તે સારું કોર્પોરેટ માળખું છે અને દૂરંદેશી નેતા છે તેથી ત્યાં કંપની ભવિષ્યમાં બજારમાં પર્યાપ્ત વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે વધુ લોકોની ભરતી કરવા માટે તેના કોર્પોરેટ માળખાનો લાભ લઈ શકે છે અને S6 O1 તે તેના અનુભવ અને શિક્ષણનો લાભ લઈ શકે છે અને ભારતના વધુ નાગરિકોને પોસાય તેવા દરે સેવાઓ પૂરી પાડે છે પછી તાકાત અને ભય આવે છે તેથી તાકાત અને તક એકદમ પૂર્વ છે કારણ કે તમે કંપનીની તાકાતનો ઉપયોગ કરો છો અને વાતાવરણ કંપની માટે જે તકો પૂરી પાડે છે તેનો ઉપયોગ કરો તાકાત અને ધમકીના કિસ્સામાં જે થાય છે તે S1 T1 છે જે સ્પર્ધા કરતાં વધુ સારી સેવાઓ પૂરી પાડી શકે છે જે સેવાની ગુણવત્તામાં વધારો કરે છે S2 T1 S1 T1 સમાન છે S3 T1 તે તેના વ્યૂહાત્મક જોડાણોમાંથી શીખી શકે છે અને તેના સ્પર્ધક કરતાં સેવાઓ પ્રદાન કરી શકે છે S4 T1 S5 T1 અને S6 T1 S1 T1 સમાન છે એટલે કે તે સેવાની ગુણવત્તામાં વધારો કરીને સ્પર્ધા કરતાં વધુ સારી સેવાઓ આપી શકે છે પછી આપણે નબળાઈઓ અને તકો પર આવીએ છીએ હવે આપણે કંપનીની નબળાઈઓને દૂર કરવા માટે તકોનો સહારો લેવો પડશે તેથી W1 O1 ચાલો જોઈએ W1 શું છે તેની કામગીરીના શરૂઆતના દિવસોમાં તેની પાસે ઓછી કુશળતા હતી તેથી તેણે તેની ઘણી કામગીરીને આઉટસોર્સ કરવી પડી અને T1 જે ભય છે તે તેના કેટલાક સ્પર્ધકો જેવા કે વોડાફોન અને BSNL તરફથી ભય છે તેથી નબળાઈઓ 1 અને અને તકો 1 એ ગુણવત્તા અને મૂલ્ય વધારવા માટે તેના ભાગીદારો પર નજર રાખવી જોઈએ જો ભાગીદારો કામગીરી કરે તો કંપનીએ પોતાનું ઓપરેશન સેટ કરવું આવશ્યક છે W2 O1 સસ્તા ભાવે સ્વીકાર્ય સેવાઓ પૂરી પાડવા માટે કંપનીએ વિન વિન સંબંધો તરીકે તેના માળખાકીય જોડાણોનું સક્રિયપણે સંચાલન કરવું જોઈએ તેવી જ રીતે W3 O1 છે તેણે માનવ સંસાધન નીતિઓ પર ફરીથી વિચાર કરવો જોઈએ અને સંગઠનની આબોહવા પૂરી પાડવી જોઈએ જે ઉચ્ચ કર્મચારી સંતોષ અને કર્મચારીઓની નાગરિકતા વર્તણૂક અથવા સંસ્થા નાગરિકત્વ વર્તન તરફ દોરી શકે W1 T1 કંપનીએ તેના ભાગીદારો સાથે મજબૂત સંબંધ બાંધવો પડશે જેથી તેઓ સાથે મળીને સ્પર્ધા કરતા વધુ સારું પ્રદર્શન કરી શકે માનવ સંસાધનોની સમસ્યાઓ કંપનીના કર્મચારીઓને સ્પર્ધકોમાં ફેરવી શકે છે તેથી આ એરટેલનું સૌથી નબળું ચતુર્થાંશ છે અને એરટેલે કંઈક કરવું છે જેથી તેમની નબળાઈઓને કારણે તેઓ ભય ન આવે તેથી એક રસ્તો એ છે કે ભાગીદારો સાથે સંબંધ મજબૂત કરો જે સ્પર્ધા કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે બીજું એ છે કે માનવ સંસાધન સારું હોવું જોઈએ અને તેઓ તેમના કર્મચારીઓને જાળવી રાખી શકે છે અને ઉચ્ચ ઉત્પાદકતા માટે તેમને સારી રીતે તાલીમ આપી શકે છે જે તેમને તેમની નોકરી અને કેરિયરથી સંતુષ્ટ રાખી શકે છે તેથી આ ટો મેટ્રિક્સ છે અને TOW મેટ્રિક્સમાં ઘણી વ્યૂહરચનાઓ છે અને આ વ્યૂહરચનાઓ હવે મહત્વ પર ઘડી શકાય છે અને અમલીકરણ ચતુર્થાંશ પ્રકારની છે અને પછી તે શોધી શકાય છે કે કઈ વ્યૂહરચના અમલમાં મૂકવા માટે સરળ છે અને અને મુશ્કેલ છે અને જેના ઉપર ધ્યાન દેવું પડે તેવી છે પછી અમે બીજા ઉદાહરણ પર આવીએ છીએ જે સાગર રત્ન માટે રેસ્ટોરન્ટ ચેઇન માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘડવાનું છે તેથી ત્યાં આપણી પાસે શક્તિઓ છે રેસ્ટોરન્ટ તેની ઉત્તર અને દક્ષિણ ભારતીય વાનગીઓ સાથે ખૂબ જ લોકપ્રિય છે તેમાં ટાયર 1 અને ટાયર 2 શહેરોની સારી હાજરી છે ગ્રાહકો માને છે કે સાગર રત્ન ઊચી બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે અને સાગર રત્ન દ્વારા આપવામાં આવતું ભોજન અને વાતાવરણ શ્રેષ્ઠ ગુણવત્તાનું છે તેથી નબળાઈઓ નવા ગ્રાહકોને આકર્ષવા માટે સાગર રત્ન તરફથી માર્કેટિંગ અને જાહેરાતનો કોઈ પ્રયાસ નથી રેસ્ટોરાં માત્ર મધ્યમ સ્તરના બજારોમાં સ્થિત છે અને શોપિંગ મોલ અને હાઇ એન્ડ બજારોમાં હાજર નથી તકો એ છે કે મધ્યમ વર્ગના ઘરોમાં વસ્તી વધી રહી છે અને ભારતીયોની નિકાલજોગ આવક વધી રહી છે અન્ય બહુરાષ્ટ્રીય બ્રાન્ડ્સ જેમ કે મેકડોનાલ્ડ્સ પીઝા હટ કેએફસી યો ચાઇના વગેરે જે વધી રહી છે તે સાગર રત્ન માટે ભય સ્થાન છે તેથી અમારી પાસે ફરીથી SWOT અંતરની નબળાઇઓ તકો અને ભય છે ત્યાંથી આપણે વ્યૂહરચનાઓના TOW મેટ્રિક્સને ઠીક કરી શકીએ છીએ જે સાગર રત્નને ફાયદો પૂરો પાડે છે તેનો અર્થ એ છે કે સાગર રત્ન તકોનો લાભ લઈ શકે છે અને તેમની નબળાઈઓ અને ભયને દૂર કરી શકે છે અને સરળતાથી આગળ વધી શકે છે તેથી શોપિંગ મોલમાં રેસ્ટોરન્ટ્સ વધારો કારણ કે રેસ્ટોરન્ટ શોપિંગ મોલમાં હાજર નથી તેથી શોપિંગ મોલમાં રેસ્ટોરન્ટ્સ વધારવા ગ્રાહકોને આકર્ષવા માટે શ્રેષ્ઠ ખોરાક અને વાતાવરણની ગુણવત્તાની જાહેરાત કરવી જોઈએ પછી નબળાઈઓ અને તકો છે તેથી જે તાકાત અને તકો જેટલી જ છે પછી આપણને તાકાત અને ભય મળે છે તેથી આ શક્તિઓ આ શક્તિઓ છે અને આ ભય છે તેથી આઉટલેટ્સની સંખ્યામાં વધારો કરો અને ભારે જાહેરાત કરો અને નબળાઈ અને ભય પણ એસટી જેવા જ છે જે આઉટલેટ્સની સંખ્યામાં વધારો કરે છે અને ભારે જાહેરાત કરે છે તેથી ટૂંકમાં 1409 સાગર રત્ને શોપિંગ મોલમાં હાજરી વધારવી જોઈએ ગ્રાહકોને આકર્ષવા માટે શ્રેષ્ઠ ખોરાક અને વાતાવરણની ગુણવત્તાની જાહેરાત કરવી જોઈએ અને તેમણે આઉટલેટ્સની સંખ્યા વધારવી જોઈએ અને ભારે જાહેરાત કરવી જોઈએ તેથી NPTEL માં આપણે આ જ અભ્યાસ કર્યો છે અમે શક્તિ અને નબળાઈઓ અથવા તકો અને મેકઅપ સાથેની ભય વિશે ટૂંકું વિશ્લેષણ કર્યું છે અને પછી અમે TOW મેટ્રિક્સ કર્યું છે જે નબળાઈઓની કાળજી લેવા માટે અમલમાં મુકાયેલી વ્યૂહરચનાઓ બહાર લાવે છે અને દેશ અને કંપનીની ધમકીઓ અને શક્તિઓ અને તકોનો લાભ લો અને નોંધપાત્ર વિકાસ કરો આ સત્રમાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર મને આશા છે કે આ મદદ કરશે